ચાલો આપણે કેટલાક નંબરો મૂકીએ અને ત્રણ વૃદ્ધિ પ્રોફાઇલ્સની સરળ સરખામણી કરીએ ચાલો હું i 5 અને n 5 પ્રતિ વર્ષ લઈએ અને ચાલો હું એક કોષ્ટક કોલમ n બનાવી શકું સરળ વ્યાજ નું મોડેલ અહીં કમ્પાઉન્ડ વ્યાજ નું મોડેલ અને છેલ્લા કોલમ માં એક્સપોનેન્શીઅલ વૃદ્ધિ મોડેલ સરળ વ્યાજ માટે SnS01ni સંયોજન વ્યાજ માટે SnS01in એક્સપોનેન્શીઅલ માટે SnS0ei n નો ઉપયોગ કરું તમે સામાન્યતા ગુમાવ્યા વિના S01 લઈ શકો છો કારણ કે S0 અહીં દરેક પરિબળ તરીકે દેખાઈ રહ્યું છે હકીકતમાં તમે SnS0 ને સામાન્ય કરી શકો છો તે જોવા માટે કે વૃદ્ધિ પ્રોફાઇલ શું આવે છે તેથી ચાલો Sn 5 વર્ષ લઈએ અને જો તમે ગણતરી કરો તો તમે જોશો કે તે પાંચ વર્ષમાં 1 25 25 છે તમારી પાસે 25 વધુ છે 1 276 1 તેથી એક્સપોનેન્શીઅલ મોડેલ તમને સૌથી વધુ વ્યાજ આપે છે હવે 10 વર્ષમાં તમે જોશો કે આ લિનિયર સ્વરૂપ માં 1 5 1 628 1 648 માં ચાલે છે 15 વર્ષોમાં આ 1 0 2 12 છે એક્સપોનેન્શીઅલ મોડેલ ઝડપથી અને વધુ વધી રહ્યું છે અને 20 વર્ષોમાં આ લિનિયર સ્વરૂપ માં 2 2 65 272 ચાલે છે 25 વર્ષમાં 2 25 3 38 35 તેથી આની જેમ તમે જોશો કે તમે કર્વ દોરી કરી શકો છો એક્સપોનેન્શીઅલ તમને સૌથી મોટો વ્યાજ દર આપશે કમ્પાઉન્ડ મોડેલ તમને વચ્ચે આપે છે અને સૌથી નીચો વ્યાજ દર એ સરળ વ્યાજ સૂત્ર દ્વારા છે આ ફક્ત તમને સંખ્યાઓ સાથે એક વિચાર આપવા ત્રણ વૃદ્ધિ પ્રોફાઇલ્સની તુલનાત્મક સમજણ માટે છે સૌથી વધુ લોકપ્રિય મોટે ભાગે બેન્કો દ્વારા ઉપયોગમાં લેવાયેલું કમ્પાઉન્ડ વ્યાજ નું સૂત્ર અને સ્વતંત્ર કકમ્પાઉન્ડિંગ સૂત્ર હશે ચાલો ગ્રોથ પ્રોફાઇલ્સ વિશેની અમારી સમજણને વધુ મજબૂત કરીએ હવે ચાલો કહીએ કે આ હાલનો સમય છે આ હવે છે અને સમયરેખા સાથે ચાલો હું ઇક્વિ સ્પેસ ટિક્સ મૂકી શકું અને આ લાલ લાઇન અહીં વ્યાજ નો ભાવિ સમય છે તેથી જો તમે આ અંતરાલો અંતરાલ એક અંતરાલ બે અંતરાલ n કહો તો આ nth અંતરાલના અંતમાં હશે ચાલો આપણે બે પાસાઓ ધ્યાનમાં લઈએ એક પૈસા છે અને બીજું તે વસ્તુનું મૂલ્ય છે હવેની શરૂઆતમાં પૈસાની કિંમત તે આ સમયની ઉત્ક્રાંતિની શરૂઆત છે હવે S0 છે આઇટમનું મૂલ્ય છે ચાલો આપણે C0 કહીએ હવે n વર્ષ પછી પૈસાની કિંમત S0 1i n બની ગઈ હોત અને આઇટમની કિંમત C01f n બની ગઈ હોત આ એફ ફુગાવા સિવાય કંઈ નથી ફુગાવાનો દર તેથી નાણાંનું મૂલ્ય વધ્યું છે કારણ કે i જે વ્યાજ દર છે અને તે વસ્તુનું મૂલ્ય વધ્યું છે કારણ કે તે ફુગાવો દર છે ચાલો ઉદાહરણ તરીકે S0 અને C0 સમાન જોઈએ તેથી આજે તમે આ વસ્તુ પૈસા S0 સાથે ખરીદવા માટે સક્ષમ છો કારણ કે મૂલ્ય C0 અને મૂલ્ય S0 સમાન છે જો વ્યાજ દર અને ફુગાવાનો દર સમાન હોત તો S01i n C01f n સમાન હોત તેથી ભવિષ્યમાં અને nth અંતરાલ અથવા n વર્ષ પછી પણ તમારા પૈસા જે પણ વધેલા પૈસા તે વસ્તુનું વધારાનું મૂલ્ય ખરીદશે હવે માનો કે i અને f એક સરખા નથી જો વ્યાજ દર ફુગાવાના દર કરતા વધારે હોય તો વસ્તુની કિંમત પૈસાના મૂલ્ય જેટલી વધી ન હોત તેથી તમે આ આઇટમ ખરીદવામાં સમર્થ હશો અને હજી પણ કેટલાક પૈસાથી બચશે બીજી બાજુ જો વ્યાજ દર ફુગાવાના દર કરતાં ઓછી હોત n વર્ષ પછી આઇટમનું મૂલ્ય પૈસાના મૂલ્ય કરતા વધારે હોત તેથી તમે આનાથી વધેલા પૈસાના મૂલ્ય સાથે પણ આની સાથે આઇટમ ખરીદી શકશો નહીં તો ચાલો આપણે કહીએ કે આ આઇટમની સાથે અમે n વર્ષ પછી ખરીદી શક્યાં છે તેથી આપણે તેને S01i n C01f n સરખાવીશું તેથી વસ્તુ ખરીદવા માટે આપણે આને સમાન બનાવવાની જરૂર છે હવે S0 C01fn 1fn હશે અથવા હું 1f1in લખી શકું છું તો આનો અર્થ એ છે કે આ કોઈ આઇટમની વર્તમાન કિંમત છે તેનો અર્થ એ છે કે S0 એ વર્તમાન મૂલ્ય છે હવે ચાલો આપણે કહી દઈએ કે તમે n વર્ષ પછી કોઈ વસ્તુ ખરીદવા માંગો છો આઇટમમાં f નો ફુગાવાનો દર છે અને પૈસામાં i નો વ્યાજ દર છે તો તમારે આજે પૈસાની S0 રકમ બચાવવાની જરૂર છે જેથી n વર્ષ પછી તમે આ ચોક્કસ વસ્તુ ખરીદવા માટે સક્ષમ હશે જેની કિંમત આજે C0 છે તેથી આજે વ્યાજ i સાથે S0 રકમ કહો જેથી તમે ફુગાવાના દરમાં નવમા વર્ષે આઇટમની ખરીદી કરી શકશો મને એક સરળ ઉદાહરણ લેવા દો ચાલો આપણે કહીએ કે એક આઇટમની કિંમત આજે રૂ 100 છે અને આજથી પાંચ વર્ષ પછી તે વસ્તુ ખરીદવા માટે જો i 8 વ્યાજ દર 8 ટકા છે અને ફુગાવાનો દર 5 છે તો તમારે આજે કેટલું બચત કરવું જોઈએ અથવા અલગ રાખવું જોઈએ તેથી જો તમે S0C0×1f1in નો ઉપયોગ કરો છો 100 10 085 તમને 86 86 રૂપિયા મળશે તેનો અર્થ એ છે કે મારે આજે 8 86 86 રૂપિયા બચાવવા જોઈએ જેથી હવેથી પાંચ વર્ષ પછી હું તે ઉત્પાદન ખરીદી શકું જેની કિંમત આજે 100 રૂપિયા છે જો ફુગાવો ત્યાં ન હોત જો ફુગાવાનો દર 0 f 0 હોત તો પછી તમે તે જ સમસ્યા માટે જોશો કે 68 રૂપિયા ફક્ત આજે બચાવવાની જરૂર છે જેની કિંમત માટે આજે તેની કિંમત 100 છે જેથી તમે પાંચ પછી તે ખરીદી શકો